નમસ્તે સિક્યોર સિસ્ટમ્સ એન્જિનિયરિંગ અભ્યાસક્રમના આ પ્રદર્શનમાં આપણું સ્વાગત છે આ વિશિષ્ટ નિદર્શનમાં આપણે કન્વર્ટ ચેનલો વિશે જોઈશું આપણે પહેલેથી જ કન્વર્ટ ચેનલો વિશેનો સિદ્ધાંત જોયો છે અને તેઓ કૅશ દ્વારા કેવી રીતે સ્થાપિત થઈ શકે છે અને આ નિદર્શનમાં આપણે ખરેખર આવી કન્વર્ટ ચેનલ બનાવવાનું અને આપણે ખરેખર એક પ્રક્રિયાથી બીજી પ્રક્રિયામાં માહિતી કેવી રીતે સ્થાનાંતરિત કરી શકીએ તે જોઈશું

તેથી આ વિશિષ્ટ સેટઅપ કદાચ વર્ચુઅલ મશીનથી રન કરી શકાશે નહીં તેમ છતાં અમે ખરેખર સ્રોત કોડ પ્રદાન કરીશું જે ડાઉનલોડ કરી શકાય છે અને તમારા પોતાના મશીનો પર અજમાવી શકાય છે તેથી જ્યારે આપણે cache આધારિત convert ચેનલ ડિઝાઇન કરવાનું પ્રારંભ કરીએ છીએ ત્યારે તે ઓળખવા માટે પ્રથમ વસ્તુ cache મેમરીનો ઉપયોગ કરીને કોઈ convert ચેનલ સેટ કરવી તે પ્રોસેસર વિશેની માહિતી અને તે પ્રોસેસરમાં હાજર cache મેમરી વિશેની ઓળખ છે તેથી આપણે અહીં જે મશીનનો ઉપયોગ કરી રહ્યા છીએ તે ઇન્ટેલનું નિયમિત i7 મશીન છે અને તે ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલી રહ્યું છે નોંધવાની પ્રથમ વસ્તુ આ પ્રોસેસર વિશેની વિગતો છે તેથી આ પ્રોસેસર 4 કોર પ્રોસેસર છે અને આ 4 કોરો માટે ત્યાં 8 હાયપર થ્રેડ છે આવશ્યકપણે કોર દીઠ 2 હાયપર થ્રેડ જો તમે આ તમારી પોતાની ઉબુન્ટુ સિસ્ટમ પર અજમાવવા માંગતા હોવ તો તમે 'catproccpuinfo' આદેશ રન કરી શકો છો અને તે તમારી સિસ્ટમમાં હાજર તમામ પ્રોસેસરની વિગતોની સૂચિબદ્ધ કરશે ઉદાહરણ તરીકે તેના ઉપર કારણ કે આપણે ઉલ્લેખ કર્યો છે કે આ 4 કોર મશીન છે તેથી દરેક કોરને 0 1 2 અને 3 થી શરૂ કરીને કોઈ ચોક્કસ કોર આઈડી આપવામાં આવે છે તેથી અહીંનો મૂળ ID 3 છે અને જેમ આપણે સ્ક્રોલ કરીએ છીએ ઉપર તરફ આપણે 1 અને 0 ની અન્ય કોર ID જોઈએ છીએ અને તેવી જ રીતે આગળ પણ આગળ અમે એનો પણ ઉલ્લેખ કરીએ છીએ કે આ પ્રોસેસરમાં અમારી પાસે સમાન સીપીયુ કોર શેર કરતા 2 હાયપર થ્રેડ છે ખાસ કરીને જો આપણે સ્ક્રોલ અપ કરીએ છીએ તો જોઈશુ કે પ્રોસેસર નંબર 0 અને પ્રોસેસર નંબર 4 સમાન સીપીયુ કોરને વહેંચે છે તેથી આપણે આ નીચે મુજબ ચકાસી શકીએ છીએ તેથી આ પ્રોસેસર 0 છે અને જે 0 ના ID સાથે કોર પર આમાં હાજર છે હવે જો તમે પ્રોસેસર 4 જુઓ તો પ્રોસેસર 4 પણ સમાન કોર આઈડીવાળા કોર માટે સમાન છે એ જ રીતે જો તમે અન્ય વસ્તુઓ અને આ વિશિષ્ટ મશીનમાંથી પસાર થશો તો તમે જુઓ છો કે પ્રોસેસર 1 અને પ્રોસેસર 5 સમાન કોરને આવશ્યક રૂપે કોર ID 1 શેર કરી રહ્યાં છે 2 પ્રોસેસરો વચ્ચે કન્વર્ટ ચેનલ બનાવવા માટે આપણે જે જરૂરી છે તે છે તે જ કોર પર ચાલતા 2 હાયપર થ્રેડ ને ઓળખવા તો ચાલો આપણે કોર પ્રોસેસરો 0 અને પ્રોસેસર 4 પસંદ કરીએ હવે પછીની વસ્તુ જે આપણે જાણવાની જરૂર છે તે આ ચોક્કસ પ્રોસેસરો માટેની cache સ્ટ્રક્ચર છે તેથી આ માહિતી ડિરેક્ટરી sysdevicessystemcpucpu0cache માંથી મેળવી શકાય છે તેથી આ વિશિષ્ટ ડિરેક્ટરી બધી cache યાદોને સૂચિબદ્ધ કરે છે જે સીપીયુ 0 થી એક્સેસિબલ છે તેથી આપણે અનુક્રમણિકા 0 માં જઈશું અને આપણે cache ના પ્રકાર પર ધ્યાન આપીશું જે અહીં હાજર છે અને પ્રકાર D છે જે ડેટા સૂચવે છે કે આ ચોક્કસ cache સીપીયુ 0 પર રજૂ થાય છે અનુક્રમણિકા 0 એ ડેટા cache છે અહીં જોવા મળે છે તેમ તેનું કદ 32 કિલોબાઇટ છે અને આપણે અન્ય પ્રક્રિયાઓ વિશે પણ માહિતી મેળવી શકીએ છીએ જે આ cache મેમરીને શેર કરી રહ્યા છે તેથી આ શેર્ડ સીપીયુ લિસ્ટshared cpu list ફાઇલમાંથી મેળવી શકાય છે અને આપણે જોઈએ છીએ કે ત્યાં ૨ પ્રોસેસર પ્રોસેસર 0 અને પ્રોસેસર 4 છે જે ખરેખર આ ચોક્કસ cache ને શેર કરી રહ્યાં છે તેથી હવે જો આપણે cache convert ચેનલ બનાવવી હોય તો આપણે આ 2 કેસો અને 2 પ્રક્રિયાઓ વચ્ચે વહેંચાયેલ માહિતી વચ્ચે આ cache convert ચેનલો બનાવી શકીએ છીએ આપણા જે કરી શકીએ તે છે કે આપણે સીપીયુ 0 માં એક પ્રક્રિયા રન કરી શકીએ અને સીપીયુ 4 માં એક પ્રક્રિયા રન શકીએ અને cache નો ઉપયોગ માહિતીના વિનિમય માટે કરી શકીએ આપણે આ વિશેષ cache મેમરી વિશેની અન્ય વિગતો પણ મેળવી શકીએ છીએ ઉદાહરણ તરીકે એસોશિએટિવિટી ની રીત નીચે મુજબ છે તો આ કૅશ છે અને હાજર રહેલા સેટ્સની સંખ્યા 64 છે અને હાજર દરેક કૅશ લાઇનનું કદ નીચે મુજબ છે તે પણ 64 છે આ બધી માહિતીના આધારે આપણે આગળ કૅશ ના આવા લાક્ષણિક સરનામાં બનાવી શકીએ છીએ તેથી આપણે જે ઉલ્લેખ કર્યો તે છે કે આ વિશેષ કૅશ મેમરીમાં 64 બિટ્સનું cache લાઇન કદ હતું જે સૂચવે છે કે સરનામાંના સૌથી નીચા બિટ્સ સરનામાંનાં સૌથી નીચા 6 બીટ્સમાં કૅશ લાઇન કદમાં સરનામું શામેલ છે જે 6 બિટ્સ છે તેમાં 64 કૅશ સેટ્સ પણ હતા અને તેથી 64 કૅશ સેટ્સને સંબોધવા માટે આપણને બીજા 6 બિટ્સની જરૂર છે અને તેથી આપણે એડ્રેસિંગ સેટ કર્યું છે જે અન્ય 6 બિટ્સની જેમ છે આ 2 ખરેખર એક લાઇનમાં ઓફસેટ આપે છે અને આ 6 બિટ્સ ચોક્કસ સમૂહ માટે સરનામું પ્રદાન કરે છે તેથી પછીથી આપણે પ્રોગ્રામ્સમાં જોઈશું તેમ આપણું 'કૅશ બેઝ કન્વર્ટ ચેનલ' બનાવવા માટે આપણને આવી કોઈ માહિતીની જરૂર રહેશે નહીં હવે જ્યારે આપણે cache સ્ટ્રક્ચર અને આ ચોક્કસ મશીનની અંદરના પ્રોસેસરો વિશે જાણીએ છીએ ચાલો હવે આપણે ખરેખર કેવી રીતે 'કૅશ cache બેઝ કન્વર્ટ ચેનલ' બનાવી શકીએ તે શોધવાનો પ્રયાસ કરીએ તો આપણે જે હાંસલ કરવા માગીએ છીએ તે આ છે આપણી પાસે સિસ્ટમ પર 2 પ્રક્રિયાઓ ચાલી રહી છે આ પ્રોસેસરોને પ્રેષક અને રીસીવર કહેવામાં આવે છે અને આપણે ધારીએ છીએ કે આ 2 પ્રોસેસરો સંપૂર્ણપણે એકબીજાથી અલગ છે તમે કોઈ પ્રેષક ને વિશેષાધિકૃત પ્રક્રિયા તરીકે વિચારી શકો છો જેવું કંઈક સિસ્ટમ સંચાલક અને રીસીવર પ્રક્રિયા દ્વારા રન કરવામાં આવે છે જે એક વિશેષાધિકાર પ્રક્રિયા છે તેથી તમે એમ પણ માની શકો છો કે આ 2 પ્રેષક અને રીસીવર પ્રક્રિયા સંપૂર્ણપણે જુદા જુદા વપરાશકર્તાઓ દ્વારા રન કરવામાં આવે છે તેથી આપણે ઓપરેટિંગ સિસ્ટમ અને હાર્ડવેર વિશે જે જાણીએ છીએ તે એ છે કે ત્યાં વિવિધ પદ્ધતિઓ છે જે હાર્ડવેર અને સિસ્ટમ સોફ્ટવેર બંનેમાં સમાવિષ્ટ છે જે ખાતરી કરે છે કે આ રીસીવર ડાયરેક્ટ પ્રેષક પાસેથી ડેટા વાંચી અથવા લખી શકશે નહીં તેવી જ રીતે ઉલટુ પણ જો કે અમે હવે જે બતાવ્યું છે તે છે કે પ્રેષક અને પ્રાપ્તકર્તા એક પ્રક્રિયાથી બીજી પ્રક્રિયામાં માહિતીને સ્થાનાંતરિત કરવા માટે ખરેખર શેર કરેલી કૅશ મેમરીનો ઉપયોગ કરી શકે છે તેથી નોંધો કે જ્યારે cache મેમરીનો ઉપયોગ થાય છે ત્યારે ખરેખર કોઈ પ્રક્રિયા માટે cache મેમરીમાંથી વાંચવાનો કોઈ ગર્ભિત માર્ગ નથી પરંતુ આપણે થિયરી વિડિઓઝમાં પહેલાં જે જોશું તે એ છે કે આપણે એક એક્સેસથી બીજી પ્રક્રિયા પરની માહિતીને પસાર કરવા માટે તેમજ મેમરી એક્સેસ માટે એક્ઝેક્યુશન સમયનો ઉપયોગ કરી શકીએ છીએ ચાલો આપણે કહીએ કે આપણી પાસે એક સંદેશ છે જેવું કે 1101101 તે મોકલનાર પાસેથી રીસીવરને મોકલવામાં આવશે આપણે આગળ ધારીએ છીએ કે આ બંને પ્રોસેસરો કે જે પ્રેષક છે અને પ્રાપ્તકર્તા છે તે એક સામાન્ય cache મેમરી શેર કરી રહ્યાં છે અને તે જ પ્રોસેસર પર રન થાય છે ઉદાહરણ તરીકે પ્રોસેસર 0 અને પ્રોસેસર 4 તેથી cache convert ચેનલ બનાવવા માટે શું કરવામાં આવે છે તે છે કે પ્રેષક અને પ્રાપ્તકર્તા પહેલા પોર્ટ ના ચોક્કસ સમૂહ પર સંમત થાય છે તો ચાલો આ પોર્ટ ને 10 20 30 અને 40 તરીકે સેટ કરીએ આપણે આમાંથી બે પોર્ટને ડેટા પોર્ટ તરીકે કહીએ છીએ તેને ડેટા પોર્ટ અને 30 અને 40 નિયંત્રણ પોર્ટ તરીકે ઓળખવામાં આવે છે તેથી આ પોર્ટ ખરેખર convert ચેનલ શરૂ કરતા પહેલા છે પ્રેષક અને પ્રાપ્તકર્તા આ પોર્ટ પર સંમત થાય છે અને આવશ્યકપણે આપણા પ્રોગ્રામ નિદર્શનમાં આપણે જોશું કે આપણે એક પોર્ટ 30 ઓડ બિટ્સ મોકલવા માટે અને પોર્ટ 40 Even બિટ્સ મોકલવા માટે ઉપયોગ કરીએ છીએ તેથી ઉદાહરણ તરીકે આ વિશેષ કિસ્સામાં આપણી પાસે આ પોર્ટ જે પોર્ટ નંબર 10 મોકલશે આપણે ઝીરો બીટથી પ્રારંભ કરીએ છીએ આ ચોક્કસ બીટ ખરેખર આ 1 ને મોકલવામાં આવશે અને આગળનો બીટ જે ફરીથી 1 છે તે આ પોર્ટ 10 પર મોકલવામાં આવશે ત્રીજો બીટ જે 0 છે તે અહીં નિયંત્રણ રેખા પર અહીં મોકલવામાં આવશે ચોથો બીટ જે અહીં છે તે 30 નું નિયંત્રણ ધરાવશે અને આ પોર્ટ પર મોકલવામાં આવશે આ રીતે આપણે પ્રેષક પાસેથી પ્રાપ્તકર્તા ને એક પછી એક બીટ મોકલાવી રહ્યાં છીએ ચાલો હવે જોઈએ કે આ પ્રોગ્રામ ખરેખર કેવી રીતે કાર્ય કરે છે

અહીં ઉપર આપણી પાસે બે સંપૂર્ણપણે અલગ પ્રોગ્રામ છે એકને 'receiver ' તરીકે ઓળખવામાં આવે છે અને બીજો એક 'sender અમે આ પ્રોગ્રામો તમારી સાથે શેર પણ કરીશું તેથી તમે તમારા મશીન પર આનો પ્રયાસ કરી શકો છો આપણે સૌ પ્રથમ કરીએ છીએ તે મેક ક્લીન અને 'મેક છે અને આપણે બે એક્ઝેક્યુટેબલ મેળવીએ છીએ એક મોકલનાર છે અને બીજો રીસીવર છે તેથી આપણે જે બતાવીશું તે એ છે કે ખરેખર પ્રેષક પાસેથી પ્રાપ્તિકર્તા ને શેર કરેલી કૅશ દ્વારા માહિતીનો સંપર્ક કરવો શક્ય છે તેથી આ પ્રોગ્રામ ખરેખર કેવી રીતે કાર્યરત છે તે વિશે વિગતો પર જતા પહેલા આપણે પહેલા તેનું નિદર્શન જોઈશું પ્રથમ વસ્તુ રીસીવર શરૂ કરવાનું છે આપણે ખાતરી કરવાની જરૂર છે કે કૅશ વહેંચાયેલ છે જેમ કે આપણે આ વિડિઓમાં પહેલાં જોયું છે પ્રોસેસર 0 અને પ્રોસેસર 4 આવશ્યકપણે સમાન સીપીયુ કોરને શેર કરી રહ્યાં છે આમ આપણે ખાતરી કરવાની જરૂર છે કે આ બંને પ્રોસેસરો રીસીવર અને સર્વર બરાબર આ કોર પર રન થઈ રહ્યા છે આપણે ટાસ્કસેટ આદેશ ' taskset c 0 receiver' દ્વારા આ કરી શકીએ છીએ અને આપણે 10 20 30 અને 40 પોર્ટ પૂરા પાડ્યા છે યાદ રાખો કે આપણે કૅશ કન્વર્ટ ચેનલમાં પોર્ટને વિવિધ કૅશ સેટ્સ તરીકે નિર્ધારિત કર્યા છે આપણા L1 ડેટા cache માં 64 cache સેટ હતા અને આપણે આપણા સંદેશાવ્યવહાર માટે આ ચાર cache સેટ 10 20 30 અને 44 પસંદ કરવાનું નક્કી કર્યું છે આમાંના બે cache સેટ 10 અને 20 ડેટા ટ્રાન્સફર કરવા માટે ઉપયોગમાં લેવાય છે જ્યારે cache સેટ 30 અને 40 નિયંત્રણ માટે વપરાય છે ચાલો રીસીવર શરૂ કરીએ અને સંપૂર્ણ રીતે અલગ વાતાવરણમાં નીચે પ્રમાણે સર્વર શરૂ કરીએ આપણે ખાતરી કરવાની જરૂર છે કે સર્વર સીપીયુ 4 પર રન થઇ રહ્યું છે આપણે સીપીયુને નિર્દિષ્ટ કરવા માટે સેટ કરેલા કાર્યો રન કરીએ છીએ જે આપણે આ કિસ્સામાં રન કરવા માંગીએ છીએ તે એ જ સંમત પોર્ટ 10 20 30 અને 40 સાથે ચાર છે તેથી હવે શું થઈ રહ્યું છે તે છે કે પ્રેષક એક જ સમયે even સ્થાન પર 0 મી બીટ મોકલવાનું શરૂ કરે છે અને આપણે જોઇશું કે આ પ્રેષક આવશ્યક રૂપે cache વડે રીસીવર સાથે વાતચીત કરવામાં સક્ષમ છે તેથી દેખીતી રીતે રીસીવર દ્વારા અહીં આ ખાસ 0 બીટ પ્રાપ્ત થઈ છે આગળનું બીટ જે પ્રેષક દ્વારા મોકલાયેલ છે તે 1 છે તેથી આ ઓડ બીટ છે અને આપણે જોઈએ છીએ કે રીસીવરને આ ચોક્કસ બીટ પ્રાપ્ત થઈ છે તો ચાલો આપણે વધુ બીટ્સ પ્રસારિત થાય તે જોવા માટે થોડો વધુ સમય જોઈએ મોકલાયેલ ત્રીજો બીટ ફરીથી 1 છે તો આ 1 છે અને આપણે જોઈશું કે થોડા સમય પછી રીસીવરને ખરેખર આ બીટ પણ મળી છે તેથી બીટ નંબર ૨ એ બીટ છે જેનું મૂલ્ય 1 છે તેથી આપણે વધુ બીટ્સ પ્રસારિત થાય તે જોવા માટે એક મિનિટ અથવા તેથી વધુ સમય માટે રાહ જોઈ શકીએ છીએ આ એક ખૂબ જ ધીમી પ્રક્રિયા છે પરંતુ તે સૂચવે છે કે ઓપરેટિંગ સિસ્ટમ અને હાર્ડવેર દ્વારા પૂરા પાડવામાં આવેલ ભારે સુરક્ષા હોવા છતાં આ બંને પ્રક્રિયા પ્રેષક અને રીસીવર ખરેખર એકબીજા સાથે વાતચીત કરવામાં સક્ષમ છે તેથી આ બે નિયમિત પ્રક્રિયાઓ હતી પણ આપણે આ અને અન્ય વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સને પણ દર્શાવી શકીએ ઉદાહરણ તરીકે SGX અને ટ્રસ્ટઝોન જેવા વિશ્વસનીય અમલ વાતાવરણ સાથે પણ કે જે આપણે આ વ્યાખ્યાનમાં અગાઉ અભ્યાસ કર્યો છે આવી કન્વર્ટ ચેનલો વિશ્વસનીય વાતાવરણથી અવિશ્વસનીય એપોઇન્ટમેન્ટ સુધી થઈ શકે છે તેથી એક વસ્તુ જે કોઈ ચોક્કસ કન્વર્ટ ચેનલને માર્કેટિંગ કરે છે તે એ દર છે કે જેના આધારે ડેટા મોકલનાર પાસેથી રીસીવરમાં સ્થાનાંતરિત કરી શકાય છે અહીં આપણે જોઈએ છીએ તેમ તે એક ખૂબ જ ધીમી પ્રક્રિયા છે તેથી સામાન્ય રીતે એકમો 'બીટ્સ પર સેકન્ડ' જેવું કંઈક હશે અને આપણે અહીં જોઈએ છીએ કે કોડ ખૂબ ઓપ્ટિમાઇઝ નથી આ પ્રતિ સેકંડમાં 1 બીટ કરતા ઘણું ઓછું લાગે છે પરંતુ તેમ છતાં આપણે જોયું છે કે હુમલાખોરો તદ્દન પ્રેરિત છે અને જ્યાં સુધી માહિતી બીજી જગ્યાએથી મળી શકે ત્યાં સુધી હુમલાખોરો માટે ટ્રાન્સમિશનનો દર એ ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો નથી હવે આપણે આ પ્રોગ્રામ્સને કામ કરતા જોયા છે તો ચાલો આ પ્રોગ્રામની અંદર શું ચાલી રહ્યું છે તે વિશે થોડું વધુ વિગતવાર જોઈએ તો ચાલો રીસીવર અને સર્વર બંધ કરીએ હવે તમારા માટે જે વિચારવા જેવું છે તે યાદ કરો અથવા જો તમે વિડિઓ પર પાછા જાઓ છો તો તમે જોશો કે મોકલનારે હજુ શરૂ કર્યું નથી તેમ છતાં કેટલાક બીટ્સ પ્રાપ્તકર્તા ને પ્રાપ્ત થાય છે તેથી તમારા માટે આ એક વાત વિચારવા જેવી છે કે આવું ખરેખર કેવી રીતે બન્યું છે ઠીક છે ચાલો આપણે આ કોડમાં જઈએ આપણે આપણું એડિટર ખોલીશું અને પહેલા પ્રેષક કોડ જોશું આ કોડ જ્ઞાનમ્બિકાઈ એ લખ્યો છે જે પીએચ આઈઆઈટી મદ્રાસના વિદ્યાર્થી છે અહીં અગત્યની વસ્તુ દર્શાવવી એ આ ચોક્કસ સમયગાળો છે અને આપણે પછીથી આને પસંદ કરીશું આ ચોક્કસ કોડમાં સિસ્ટમમાં હાજર કૅશ મેમરી વિશેના વિવિધ લક્ષણો દર્શાવવામાં આવ્યા છે આ convert ચેનલ માટે લક્ષિત થયેલ cache મેમરીને અહીં ઉપર નિર્ધારિત કરવામાં આવી છે ઉદાહરણ તરીકે 32 કેલોબાઇટ્સનું ડી કૅશ કદ સેટ બિટ્સની સંખ્યા જે અહીં 6 થી વધુ છે કારણ કે આપણે પાસે 64 જુદા જુદા સેટ છે કૅશ લાઇનમાં ઓફસેટ બિટ્સ ફરીથી 6 બિટ્સ છે કારણ કે દરેક cache લાઇન 64 બિટ્સની હોય છે અને કંઈક એવું કે જે total બિટ્સ તરીકે ઓળખાય છે જે સંબંધિત બિટ્સ સેટ બિટ્સ અને અવરોધિત સરનામાં બિટ્સને રજૂ કરે છે એક બાબત જે અહીં અગત્યની હતી તે એ કે cache મેમરીની એસોસિએટીવિટી યાદ કરો કે આ ચોક્કસ મેમરી એ 8 વે એસોસિએટીવ cache છે અને તેથી ચોક્કસ સમૂહ સાથે વિરોધાભાસ પેદા કરવા માટે સમાન cache સેટ પર નીચે આપેલા 8 સરનામાં હોવા જોઈએ આ આઠ સરનામાંઓની એવી રીતે ડિઝાઇન અથવા રચના કરી હોવી જોઈએ કે તેમાંથી દરેકને તે સમૂહને અનુરૂપ કેશમાં કોઈ વિશેષ રીત લાગે તેથી આર્ગ્યુમેન્ટ્સ કે જે અહીં પુરા પાડવામાં આવેલ છે તે નિયંત્રણ પોર્ટ્સ અને ડેટા પોર્ટ્સ છે 10 20 30 અને 40 કંમાન્ડ લાઇનમાંથી લેવામાં આવે છે અને આ વિવિધ પૂર્ણાંકોમાં અનુક્રમણિકા A0 A1 B0 અને B1 સેટ કરે છે A0 અને A1 નો ઉપયોગ 0 અને 1 સ્થાનાંતરિત કરવા માટે થાય છે જ્યારે B0 અને BE નો ઉપયોગ નિયંત્રણ પોર્ટ્સ માટે થાય છે અને જ્યાં તેનો ઉપયોગ અનુક્રમે ઓડ બિટ્સ અને ઇવન બીટ્સને સ્થાનાંતરિત કરવા માટે થાય છે પછીની વસ્તુ આપણે કરીએ છીએ કે આપણે વિવિધ સરનામાંઓ ક્રાફ્ટ કરીએ છીએ નોંધ લો કે આપણને સરનામાંના 4 સેટની જરૂર છે દરેક આઠ જુદા જુદા સરનામાંનો સંગ્રહ છે તેથી ઉદાહરણ તરીકે આ A00 થી A07 એ 8 વે એસોસિએટીવ કેશને અનુરૂપ છે તેથી હું આ વિશે વિગતોમાં જઈશ નહીં પરંતુ તે હકીકત આપું છું કે આ વિડિઓમાં આપણે અગાઉ જે ચર્ચા કરી હતી તમે જોઈ શકો છો કે 8 સરનામાં કેવી રીતે રચિત છે જેથી તે બધા જ સરખા સેટને એક્સેસ કરી શકે આપણે લિસ્ટ રિસેન્ટલી યુઝડ એલઆરયુ જેવી નીતિઓ ધારીએ છીએ અને આ હકીકત માની લઈએ છીએ કે આ બધા આઠ સરનામાં સમાન કૅશ સેટમાં પડી જશે પરંતુ વિવિધ રીતે એ જ રીતે આપણી પાસે A0 A1 સરનામાં રચિત છે B0 સરનામાં અને BE સરનામાં રચાયેલા છે પછીની વસ્તુ એકદમ રસપ્રદ રહેશે આપણે જોઇશું કે ડેટા કેવી રીતે ટ્રાન્સમિટ થઈ રહ્યો છે આપણે પ્રેષક પાસેથી રીસીવરમાં ટ્રાન્સમિટ કરવા માટેનો ડેટા નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કર્યો છે તેથી ડેટામાં આ બાઈનરી બિટ્સ 011 અને તેથી વધુ શામેલ છે અને આપણે અહીં શું કરીએ છીએ તે છે કે આપણે મેમરી ક્રાફ્ટ કરવાનું શરૂ કરીએ છીએ અને ખરેખર તેમને પ્રેષક પાસેથી રીસીવર પર મોકલવાનું શરૂ કરીએ છીએ આ ખાસ વસ્તુમાં આટલું મહત્વનું છે આ ચોક્કસ લૂપ તેથી દરેક પુનરાવર્તન ઍપોક ટાઈમ પિરિયડepoch TIME PERIOD માટે ચલાવવામાં આવે છે આ ખાતરી કરવા માટે છે કે પ્રેષક પ્રક્રિયામાંથી રીસીવર જે અસમકાલીક રીતે ચાલી રહ્યું છે તે ખરેખર આ માહિતીને વાંચવા માટે પૂરતો સમય ધરાવે છે તેથી આપણે જોઈએ છીએ કે epoch ને અહીં ઉપર 128 થી કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને સમયગાળો 2 24 છે જેનો અર્થ છે કે આ લૂપ્સ કુલ 2 24 128 વખત ચલાવવામાં આવે છે તેથી પ્રાપ્તકર્તા માટે ખરેખર ક્યા બિટ્સ ટ્રાન્સમિટ કરવામાં આવે છે તે શોધવા માટે પૂરતા પ્રમાણમાં સમય રહેશે આગળની વસ્તુ આપણે કરીએ છીએ તે છે વિવિધ સ્થાનો પર મેમરી એક્સેસ હવે tA 0 અને tB 0 ટ્રાન્સમિટ કરવામાં આવતા ડેટાને અનુરૂપ આ સરનામાંઓ પર લોડ અને સ્ટોર કામગીરીને અનુરૂપ છે ફરીથી યાદ કરો કે ડેટાને નિયંત્રિત કરવા માટે tB નો ઉપયોગ કરવામાં આવે છે અને ચોક્કસ ઓડ અથવા ઇવન બિટ્સ પણ પ્રસારિત કરવામાં આવે છે અને tA નો ઉપયોગ અનુક્રમે 0 અને 1 મોકલવા માટે થાય છે આવશ્યકરૂપે આ તે સંચાર છે જે પ્રેષક દ્વારા થઈ રહ્યું છે પ્રેષક આ ચોક્કસ મેમરી સરનામાંઓ પર મેમરી એક્સેસ કરી રહ્યું છે દરેક વખતે જ્યારે પ્રેષક ખરેખર આવી મેમરી એક્સેસ કરે છે તે કૅશ માં હાજર ન હોય તો ડેટા નીચલા કૅશ માંથી મેળવવામાં આવશે આ કિસ્સામાં L2 અને L3 કૅશ અને L1 કૅશ માં સંગ્રહિત થયેલ છે તેમજ રજિસ્ટરમાં સંગ્રહિત છે આ ખરીદવા માટે નિર્દેશ કરે છે હવે રીસીવર બાજુ શું થાય છે તે એ છે કે રીસીવર પણ અહીં બતાવ્યા પ્રમાણે સમાન લૂપ ચલાવે છે પરંતુ રીસીવર તે ચોક્કસ લૂપને પણ સમય આપશે હવે સામાન્ય cache અને સંમત સહમત કૅશ સેટ્સને કારણે ઉદ્ભવતા વિરોધાભાસને કારણે તકરાર ખરેખર ચોક્કસ મેમરી એક્સેસને વધુ ઝડપી અને ચોક્કસ મેમરી એક્સેસ ને ધીમી હોઈ શકે છે તેથી વધતો સમય સૂચવે છે કે તે ચોક્કસ કૅશ સેટ પર પ્રેષક દ્વારા કંઈક પ્રસારિત કરવામાં આવી રહ્યું છે અને તેથી ચુક જે થઈ છે તે એ કે ડેટા નીચલા કૅશ માંથી અથવા ડીરેમ માથી પાછો મેળવવો પડશે